બધાને નમસ્તે આપત્તિ પુન પ્રાપ્તિ લેક્ચર સીરીઝમાં આપનું સ્વાગત છે અને વધુ સારી રીતે નિર્માણ આ લેક્ચરમાં આપણે સંસ્કૃતિ અને જોખમ વિશે ખાસ કરીને આપત્તિ જોખમમાં ચર્ચા કરીશું આ લેક્ચર એક વિચાર પ્રદાન કરશે આપત્તિ જોખમ મેનેજમેન્ટમાં સંસ્કૃતિ શા માટે આટલું મહત્વનું છે અથવા જોખમને સમજવું તે વિશેના પ્રકારનો પરિપ્રેક્ષ્ય આપણે સંસ્કૃતિનો અર્થ શું છે તે શોધીશું સમાજમાં સંસ્કૃતિ શા માટે અસ્તિત્વમાં છે અને આ આપત્તિના જોખમમાં લોકોના દ્રષ્ટિકોણ અને જોખમના પરિપ્રેક્ષ્યને કેવી રીતે અસર કરે છે આપણે આપત્તિનો સીધો અર્થ ન આપી શકીએ પણ આપણે સંસ્કૃતિ અને જોખમને વ્યાપક દ્રષ્ટિકોણથી જોશું અને હું સુભાજ્યોતિ સમાધાર છું હું જાપાનની ડીઝાસ્ટર પ્રીવેન્શન રીસર્ચ ઇન્સ્ટીટયુટ ક્યોટો યુનિવર્સિટીમાંથી છું સામાન્ય રીતે પરંપરાગત સિદ્ધાંતમાં તેઓ જોખમ બાબતની વ્યક્તિગત દ્રષ્ટિ જોખમ કેટલું મોટું છે બાહ્ય ચલ વિશે વિચારે છે જો સંકટ કદમાં અને તીવ્રતામાં મોટું હોય તો લોકોમાં જોખમનો દ્રષ્ટિકોણ વધુ હોય છે પરંતુ તે હવે એક પરંપરાગત વિચાર છે તેથી પરંપરાગત રિસ્ક દ્રષ્ટિકોણ થીયરીમાં અથવા વ્યવહારમાં બાહ્ય રિસ્ક સ્ટીમ્યુલસ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રિસ્ક મેનેજમેન્ટ પ્રયત્નો તેથી કન્વેન્શન રિસ્ક મેનેજમેન્ટ એ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે અને અનિચ્છનીય જોખમી ઘટનાના પરિણામને ઘટાડવા માટે છે અહીં તમે આ પીક્ચરમાં જોઈ શકો છો જ્યારે પથ્થર મોટો હોય ત્યારે લોકો જ્યારે જોખમ વધારે હોય જયારે પથ્થર નાનો હોય છે લોકો જોખમની દ્રષ્ટિ ઓછી કરે છે ઓછી જોખમની દ્રષ્ટિ હવે પરંપરાગત સિદ્ધાંતમાં આપત્તિ જોખમ અથવા કોઈપણ જોખમની પરંપરાગત સમજણ એ છે કે જે વ્યક્તિઓ જોખમમાં છે તેઓ જોખમના નિષ્ક્રિય પ્રાપ્તકર્તા છે જેનો અર્થ છે કે તેઓ જોખમના અર્થમાં ચાલાકી અર્થઘટન અને નિર્માણ કરતા નથી તેઓ જુએ છે કે ત્યાં શું છે જોખમ ખૂબ ઉદ્દેશ્ય છે શું છે તે કોઈ ખાસ જોખમની સંભાવના અને તે જોખમના પરિણામ પર આધારિત છે ઠીક છે કે તેનાથી માનવ નુકસાન સંપત્તિને નુકસાન કેવી રીતે થાય છે જેમ આ સિદ્ધાંતમાં બધી વ્યક્તિઓ બાળકની જેમ નિષ્ક્રિય પ્રાપ્તકર્તા જેવી હોય છે ઠીક છે અને એક સ્વતંત્ર ઉત્તેજના છે જે સંકટ છે તેમના માટે પ્રારંભિક ચેતવણીના કેસમાં જોખમ અથવા જોખમ સંદેશાવ્યવહારની વાતચીત કરવાની વિશિષ્ટ રીત ત્યાં એક પ્રાપ્તકર્તા છે જે સ્રોત છે તેઓ સંદેશ મોકલે છે અને માસ મીડિયા ટેલિવિઝન રેડિયો ન્યુઝપેપર જેવી કેટલીક ચોક્કસ ચેનલો દ્વારા પ્રેક્ષકોને મોકલે છે તેમને તૈયાર કરવામાં અને તેમની તીવ્રતા અને કોઈ ખાસ સંકટનું પરિણામ જાણવા માટે મદદ કરવા માટે જો તમે જમણી બાજુ જુઓ કે જે દર્શાવે છે કે કેટલીક પદ્ધતિસરની એજન્સી કેટલીક વૈજ્ઞાનીક સંસ્થાઓ તેઓ માહિતી એકત્રિત કરશે વૈજ્ઞાનિક માહિતી અને પછી માસ મીડિયા દ્વારા તે લોકો સુધી પહોંચાડે છે જોખમ ધરાવતા સામાન્ય લોકો તેથી તેમના માટે જોખમ સંચારનું પ્રબળ મોડેલ મુખ્ય ચિંતા એ છે કે જોખમ વિશે લોકોને ગુણાત્મક માહિતી કેવી રીતે પસાર કરવી જ્યારે તેઓ આ માહિતી મોકલી રહ્યાં છે ત્યારે તેઓ 2 પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે એક તે ઘટનાની સંભાવનાઓ અને પરિણામ છે એક માહિતી વાહક દ્વારા તે રીસીવર માટે ટ્રાન્સમીટર છે અથવા સ્રોત ટ્રાન્સમીટર અથવા રીસીવર પાસેથી છે તેથી આ રીતે તેઓ જોખમને સંદેશાવ્યવહાર કરે છે પરંતુ લોકો દલીલ કરી રહ્યા છે અથવા અમારી પ્રેકટીસથી ક્ષેત્રની નોટ્સ પરથી સંશોધનકારો તેમના અભ્યાસ પરથી જણાવી રહ્યા છે કે આ પૂરતું નથી સારી રીતે માહિતીનું પરિવર્તન કરવું તે જોખમ કોમ્યુનિકેશનનું ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ જટીલ ઘટક છે જેથી તેની સ્થિતિસ્થાપકતા સ્થાનિક સમુદાયોમાં વધે પરંતુ તે પર્યાપ્ત નથી તે સરળ છે તે એટલા માટે છે કે લોકો કેવી રીતે અર્થઘટન કરે છે જોખમનો અર્થ તે એક વ્યક્તિથી જુદા જુદા જૂથોમાં જૂથ છે તેથી એક ગ્રુપ કંઈક જોખમી છે બીજા લોકોના ગ્રુપ માટે તે એટલું જોખમી નથી તેથી આપણે અહીં એક પ્રકારનું સર્વસંમતિ વહેંચાયેલ અર્થની જરૂર છે જ્યારે તમે કોઈ એવું વિચારતા હોવ કે સાપ ખતરનાક છે તે એક જોખમી પ્રાણી છે એક વ્યક્તિ તે સ્થળેથી છટકી રહ્યો છે કોઈ તેને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે તેને મારી નાખશે કોઈ ફોટો લઈ રહ્યું છે કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યું છે તેથી લોકો પાસે આ ઉદ્દીપન એક જ સાપ છે પરંતુ લોકોના જુદા જુદા અર્થ છે જોખમ વિશે જુદી જુદી માન્યતાઓ એટલી રસપ્રદ છે તેથી શું જોખમ છે તે નથી ખરેખર તીવ્રતા અને પરિણામ જોખમોની સંભાવના અને પરિણામ પર આધારિત નથી પરંતુ તે લોકો કેવી રીતે અનુભવે છે તે પણ નિર્ભર કરે છે સમજાયું કે જોખમ છે હવે પરંપરાગત સિદ્ધાંત તરીકે તેઓ સંભાવના અને પરિણામ અને આપત્તિ તરીકેની જોખમી પ્રકારની ઘટના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેમની પાસે સામાન્ય રીતે પરંપરાગત રીસ્ક મેનેજમેન્ટની 2 રીત હોય છે આપત્તિ જોખમ સંચાલન તેઓ ખૂબ જ નિર્દેશક છે તેઓ કહે છે કે રીસ્ક ઘટાડવા માટે ઠીક છે તમારે એવું કરવું જોઈએ કે તમારી પાસે અમુક વિશિષ્ટ લક્ષ્યો છે અને તમારી પાસે કરવા માટે કેટલીક વિશિષ્ટ ક્રિયાઓ છે અને તે કરતી વખતે તેઓ ખૂબ પ્રતિક્રિયાશીલ છે તેઓ વિચારો કે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો આ એકમાત્ર રસ્તો છે તેથી લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે અને હવે તે લક્ષ્યને કેવી રીતે અમલમાં મૂકવું અને તે જ છે પરંતુ જોખમના કેટલાક અન્ય પરિપ્રેક્ષ્ય છે તેઓ કહે છે કે તે બાહ્ય ઉત્તેજના નથી જે લોકોના જોખમની દ્રષ્ટિને નિર્ધારિત કરે છે પરંતુ તે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ અથવા વ્યક્તિગત લાક્ષણિકતાઓ છે જે લોકો જોખમ માને છે તે રીતે વ્યાખ્યાયિત કરે છે અહીં અમે રીસ્કની સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી વાત કરી રહ્યા છીએ રીસ્કના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય માટે વ્યક્તિઓ એક્ટીવ માહિતીની શોધકર્તા હોય છે તેઓ માહિતી મેળવવા માટે નિષ્ક્રિય પ્રાપ્તકર્તા નથી પણ તેઓ પોતાની દ્રષ્ટિ વિકસાવવા માટે માહિતી એકત્રિત કરે છે પોતાનો દ્રષ્ટિકોણ છે જેમ કે તમે કોઈકને તે 6 ની જેમ જોઈ શકો છો કોઈક માટે તે છે 9 કોઈક માટે તે 4 છે કોઈ તે 3 છે તેથી તમે તેને કયા ખૂણાથી જુઓ છો કયા પરિપ્રેક્ષ્યથી તે મહત્વપૂર્ણ છે અહીં એક બીજું સારું એક્ઝામ્પલ છે કે પિતા તેને કેવી રીતે જુએ છે બાળક તેને કેવી રીતે અનુભવે છે અને મમ્મી તેને કેવી રીતે જુએ છે તેથી તે ખરેખર લંબાઈને વાંધો નથી પરંતુ જ્યારે તે વ્યક્તિથી વ્યક્તિમાં જુદી જુદી સંસ્થાઓને સંસ્થાઓ આ જ ઉત્તેજના આપણે જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં જુદા જુદા ખૂણામાં જુએ છે પરવાનગી આપનાર ચોક્કસપણે વ્યક્તિ નથી તેઓ એક પ્રકારની સંસ્થાઓ અથવા પ્રકારની સંસ્થાઓ છે જે તેઓ અન્ય જૂથોના લોકો સાથે રહે છે તેથી સંસ્થાકીય માળખું કે જેમાં વ્યક્તિ સંબંધિત છે તે રીસ્ક ખ્યાલનું અંતિમ કારણ છે જથ્થાત્મક માહિતીના સ્થાનાંતરણ પર વહેંચાયેલા અર્થ અને વિશ્વાસની રચના તેથી ત્યાં શુદ્ધતા અને ડેન્જર દ્વારા એક ઉત્કૃષ્ટ કાર્ય હતું 1966 માનવશાસ્ત્રનો આધુનિક ક્લાસિક માનવામાં આવે છે તેથી મેરી ડગ્લાસ 1966 માં તેમના પુસ્તકમાં શુદ્ધતા અને ડેન્જર રીસ્કના સાંસ્કૃતિક મહત્વ વિશે જે જોખમનું સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય છે તેના વિશે વાત કરી રહ્યા છે જ્યારે આપણે આપત્તિ જોખમ વ્યવસ્થાપન અથવા રીસ્ક મેનેજમેન્ટ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે શા માટે સંસ્કૃતિ શું છે અને તે શા માટે આ અગત્યનું છે તે શા માટે દલીલ કરે છે તે શા માટે જુઓ શા માટે આપણે સાંસ્કૃતિક પાસાને સમજવાની જરૂર છે કેમ કે આપણે ગુમ થઈ ગયા છીએ આપણે પૂરતા પ્રમાણમાં વાતચીત કરી શકતા નથી અમે રીસ્કનું પૂરતું સંચાલન કરી શકતા નથી અમે લોકોને રીસ્ક સામે તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરી શકતા નથી ચાલો જોઈએ તે લેવિટીકસનો અભ્યાસ કરતી હતી મને લાગે છે કે તમે લેવિટીકસને જાણો છો તે એક પ્રકારનું ધાર્મિક બુક છે કાયદા બુક જે તમને નૈતિકતા વિશે માર્ગદર્શિકા આપે છે શું કરવું શું ન કરવું શું કરવું તે ઠીક છે તેથી આ ઇઝરાયલી લોકો યહૂદીઓ લોકો અને લેવિટીકસનું પુસ્તક જે ગ્રીક શબ્દથી આવ્યું છે તે પુસ્તક છે આ પુસ્તકમાં પાંચ મૂળ વિષયો સમજાવ્યા છે કે પવિત્ર જીવન સાથે સંકળાયેલ ઠીક છે એક પવિત્ર ભગવાન એક પવિત્ર પુરોહિત એક પવિત્ર લોકો એક પવિત્ર ભૂમિ અને પવિત્ર તારણહાર હવે આ લેવિટીકસ ઇઝરાયલી લોકોને કહે છે કે હે મારા કાંટા પર કોઈ ડુક્કરનું માંસ તમે ડુક્કરનું માંસ નહીં ખાઈ શકો મારા કાંટો પર કોઈ ડુક્કરનું માંસ નહીં તેથી મેરી ડગ્લાસને ઉત્સુકતા હતી કે ઇઝરાઇલી લોકોને ડુક્કરનું માંસ ન રાખવા પર કેમ પ્રતિબંધ છે તેઓ કેમ ખાય નહીં ડુક્કરનું માંસ તેનું કારણ શું છે શા માટે તેઓએ જોયું તે એક પ્રકારનું જોખમી પ્રદૂષણ છે તે આપત્તિ સંશોધન તરફ ધ્યાન આપતી નહોતી પરંતુ તે એક પ્રકારનું જોખમ પણ છે તે પ્રદૂષણ તરફ ધ્યાન આપી રહી છે શુદ્ધતા અને ભય શું છે તે આટલું જોખમ કેમ છે તેથી કોઈકે એવી દલીલ કરી હતી કે ડુક્કરનું માંસ તે અમુક પ્રકારના પરોપજીવી વહન કરે છે તેથી જો તમે ખાવ છો ડુક્કરનું સેવન કરો છો તો તમે પરોપજીવીથી પ્રભાવિત થશો તમારા શરીરને અસર થશે પરોપજીવીઓનું સેવન કરો ટ્રિચિનેલા સર્પિરિસ તેથી આ ચોક્કસ પરોપજીવી કે જે ડુક્કરનું માંસ દ્વારા તમારા શરીરમાં પ્રવેશે છે અને તેથી જ ઇઝરાઇલી લોકોને તમને ડુક્કરનું માંસ ન ખાવા જોઈએ તેવો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ મેરી ડગ્લાસ દલીલ કરી રહી હતી જો તે ખરેખર એવું છે કે તે વૈજ્ઞાનિક રૂપે સાચું હોઇ શકે કે સાચું નહીં તે વાંધો નથી પરંતુ જો તે ખરેખર સાચું છે કે તે સમય શા માટે ચાઇના જે વૈજ્ઞાનિક અને તકનીકી રૂપે ડુક્કરનું માંસ ખાતા અન્ય ઘણા દેશો કરતાં ખૂબ પ્રગત હતું ચીની લોકોમાં ડુક્કરનું માંસ ન ખાવા પર કોઈ પ્રતિબંધો નહોતા પણ ઇઝરાઇલીમાં ઇઝરાયેલમાં ડુક્કરનું માંસ ન ખાવા પર પ્રતિબંધો હતા કેમ તફાવત છે તેની ચેનલ ઘણી પ્રગતિશીલ છે તેઓ આ પરોપજીવી મુદ્દાઓ વિશે નહીં જાણતા હતા કે ન ખાય તેમના સ્વાસ્થ્ય માટે ડુક્કરનું માંસ તે ખરેખર આરોગ્યનું કારણ છે તેથી જ ઇઝરાયલી લોકો કહે છે કે ડુક્કરનું માંસ ન ખાઓ તે જોખમી છે તો પછી કોઈ એવી દલીલ કરી રહ્યું હતું કે ઇઝરાઇલમાં હોઈ શકે છે તમને ડુક્કરનું માંસ નહીં મળે તેથી પરિણામે તમારે ડુક્કરનું માંસ ન ખાવું જોઈએ કારણ કે તેઓની સંખ્યા ખૂબ ઓછી છે જો તમે ડુક્કરનું માંસ ખાતા હો તો તમે આ જાતિઓને જોખમમાં મૂકશો કે પ્રજાતિઓનું અસ્તિત્વ હવે કોઈક હવે છે મેરી ડગ્લાસ એવી દલીલ કરી રહી છે કે જો તેવું છે તો પછી તમે તેનો ઉપયોગ એક પ્રકારની સંપત્તિની જેમ કરી શકો છો સોનાની જેમ તમે તેને વેચી શકો છો જ્યારે એન્ડોવમેન્ટ તરીકે અને તમે કહી શકો છો કે મારી પાસે વધુ ડુક્કરનું માંસ છે હું વધારે શ્રીમંત છું મારી પાસે વધુ પિગ છે પરંતુ તેઓએ તેમ કર્યું નથી તેઓએ ફક્ત પ્રતિબંધ મૂક્યા તેથી પછી તેણી ત્યાં આવી હતી ત્યાં એક અભ્યાસ હતો અને તેણીને વર્ગીકરણની વિસંગતતાઓના આહાર પ્રતિબંધો વિશે જાણ થઈ તે શું છે તમે જાણો છો કે વર્ગીકરણની વિસંગતતાઓના આહાર પ્રતિબંધનો અર્થ શું છે ઠીક છે કેટલાક ખાદ્યપદાર્થો યહૂદીઓના લોકો અનુસાર સ્વચ્છ છે અને કેટલાક એટલા સ્વચ્છ નથી તેથી તે કેમ છે તેથી મેરી ડગ્લાસ આ કેમ છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને પછી તે આહાર પ્રતિબંધ અંગેના વર્ગીકરણની વિસંગતતાઓનો વિચાર લઈને આવ્યો હવે આહાર પ્રતિબંધ અંગે વર્ગીકરણની વિસંગતતાઓ શું છે મેરી ડગ્લાસને મળ્યું કે લેવીટીકસ મુજબ યહૂદીઓ ઇઝરાયલી અનુસાર ડુક્કર હોવાને કારણે લોકો ડુક્કર ખાઈ શકતા નથી ડુક્કર વિસંગતતા છે જેમ કે ડુક્કરમાં ગાય અથવા ઘોડા જેવા ક્લોવેન હોવ હોય છે પરંતુ તેઓ અન્ય લવિંગ ખૂણાઓની જેમ કુદને ચાવતા નથી કારણ કે જમીનના પ્રાણીઓ સામાન્ય રીતે ઘોડા અથવા ગાયની જેમ કરે છે જેમ કે તેમને લવિંગના ખૂણા હોય છે અને તેઓ ચુડ ચાવતા હોય છે પરંતુ માત્ર ડુક્કર તેઓ ચુડ ચાવતા નથી તેથી જ તેઓ અસંગતતાઓ ઠીક છે તેથી તેમની પાસે ક્લોવેન છૂંદો છે પરંતુ તેઓ ચુડ ચાવતા નથી પરંતુ અન્ય લોકો કે જેઓ લવિંગના ખૂણાઓ હોય છે તેઓ સામાન્ય રીતે ચુડ ચાવતા હોય છે તેથી તે ફરક છે આપણે જોઈ શકીએ છીએ અને તેથી જ તે વિસંગતતા છે સાપના કેસ તમારે ઇઝરાઇલી યહૂદીઓના કાયદા અનુસાર સાપ ન ખાવું જોઈએ કારણ કે તેઓ જમીન પર રહે છે પરંતુ તેઓના પગ ખૂબ જ ઓછા છે તમને કોઈ અન્ય પ્રાણીઓ નહીં મળે જે જમીન પર રહે છે પણ પગ નહીં હોય જો મોટાભાગના પ્રાણીઓ તેઓ જમીન પર છે પગ છે તેથી જો કોઈના પગ ન હોય પરંતુ જમીન પર રહે છે તો તેને વિસંગતતા માનવી જોઈએવર્ગીકરણની અસંગતતાઓ પણ શેલફિશ શેલફિશને માછલી માનવામાં આવે છે તે પાણીમાં રહે છે છતાં તેઓ પાસે ફિન્સ ભીંગડા સાચી માછલીની લાક્ષણિકતાઓનો અભાવ છે તેમની પાસે ફિન્સ અથવા જાળી નથી તેથી તમારે શેલફિશ ન ખાવું જોઈએ કારણ કે અસંગતતા છે તેથી અહીં શું પ્રદૂષિત છે શું ખાવું જોખમી છે તે લીસ્ટ આપવામાં આવે છે અશુદ્ધ ખોરાક અને સ્વચ્છ ખોરાક તેઓ રાક્ષસ ગણાય છે અશુદ્ધ ખોરાક માનવામાં આવે છે ભગવાન અને તેના પસંદ કરેલા લોકો દ્વારા ઘૃણાસ્પદ છે તેથી તમારે આ અશુદ્ધ પ્રદૂષિત અસંગત પ્રાણીઓ અથવા પ્રજાતિઓ ન ખાવા જોઈએ પરંતુ શા માટે ફક્ત ઇઝરાઇલીએ વર્ગીય અસંગતતાઓની વિશેષ કાળજી લેવી જોઈએ ડગ્લાસ અલબત્ત એવી દલીલ કરે છે કે આવી ચિંતાઓ ઇઝરાઇલીઓ માટે વિશિષ્ટ નથી પરંતુ આજે સામાજિક બંધારણ અથવા અન્ય ઘણા આદિવાસી સમાજોના સમર્થનમાં તે ખીલે છે હિન્દુ પ્રથાઓમાં પણ કારણ જુદા હોઈ શકે છે પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે ઘણાં ખોરાક પ્રદુષિત ખતરનાક અને ઘણા લોકો શાકાહારી માનવામાં આવે છે ગાયને પવિત્ર માનવામાં આવે છે તેથી જ તમારે ગાય નો ખાવી જોઈએ અને અમે અને તેઓ ઘણીવાર ડુક્કરનું માંસ કોઈ ગોકળગાય અથવા મગરને ટાળશે નહીં તમે ખાઇ શકતા નથી અને હિંદુ આહાર પદ્ધતિઓમાં અસંખ્ય પક્ષીઓ પ્રતિબંધિત છે તેવી જ રીતે મુસ્લિમ સંસ્કૃતિમાં પણ હલાલ અને હરામની કલ્પના ખરેખર તે માટે જોખમી છે અને શું નથી શુ શુદ્ધ છે ખતરનાક અથવા પ્રદૂષિત ઠીક છે તેથી તે રીતે જોખમ છે તે બાહ્ય ઉત્તેજના નથી જે નિર્ધારિત કરે છે પરંતુ જોખમ મૂળભૂત રીતે સાંસ્કૃતિક રીતે બાંધવામાં આવે છે આપણે સાંસ્કૃતિક રીતે પક્ષપાતી છીએ તેથી લોકો તેમની આસપાસની દુનિયાને કેવી રીતે કાર્ય કરે છે તે સાંસ્કૃતિક રીતે તેમના જીવન પદ્ધતિ પર આધારીત છે પક્ષપાત એટલે કંઈ વધુ સારું ખોટું નથી મને સારું કે ખરાબ લાગે છે તે લોકોની રીત વિશે વધુ છે તેમની પાસેના એક લેન્સમાં તેઓ તેને શોધી રહ્યા છે જે રીતે લોકો બહારની દુનિયામાં જુએ છે તેથી તે પછી સંસ્કૃતિ શું છે જો તે ખૂબ મહત્વનું છે ચાલો આપણે અહીં જોઈએ કે સંસ્કૃતિનો અર્થ શું છે જ્યારે તે આપણી જોખમ દ્રષ્ટિકોણની વ્યાખ્યા કરે છે ફક્ત જોખમ દ્રષ્ટિને જ નહીં તે ઘણી બધી બાબતોને વ્યાખ્યાયિત કરે છે પણ કેવી રીતે તેનો અર્થ શું છે સંસ્કૃતિ અને કેવી રીતે આવેગ નિયંત્રણ અને અમારા જોખમ ધારણા આકાર સારું આ આપણે મનુષ્ય છીએ ખરું અને આ ગાય છે આ કૂતરો છે આ સિંહ છે શું આપણે જુદા છીએ હા આપણે શારીરિક રીતે આપણે અલગ છીએ તેમના 4 પગ છે આપણી પાસે 2 પગ છે તેમના હાથ નથીઆપણે 2 હાથ છે અલબત્ત આપણે શારીરિક રીતે જુદા છીએ પણ સામાજિક કે ભાવનાત્મક રૂપે બૌદ્ધિક રૂપે આપણે પણ જુદા છીએ તેઓ બોલી શકતા નથી આપણે બોલી શકીએ છીએ આપણે ભાષા છે હવે જો હું ઇચ્છું છું કે તમે કોઈ ટાપુ પર જાવ જ્યાં હું તમને જોઈતી બધી ગેજેટ્સ બધી વૈભવી વસ્તુઓ સ્વેન્કી બિલ્ડિંગ અને તમામ ઇન્ટરનેટ સુવિધાઓ સારી કાર પરંતુ તમામ ખોરાક કોઈપણ પ્રકારના ખોરાક આપું છું કોઈ પણ દેશમાંથી ઇચ્છો છો તમે જે ડ્રેસ પહેરવા માંગો છો ઇચ્છો છો હું તમને આપી શકું છું તમને પ્રદાન કરી શકું છું અને હું તમને એક ટાપુ પર જવા ત્યાં રહેવા માટે કહીશ એક શરત એ છે કે ત્યાં બીજો કોઈ માણસ નથી અન્ય લોકો નથી ત્યાં અને તમારી પાસે કોઈ ઇન્ટરનેટ કનેક્શન ફોન કનેક્શંસ નથી તમે ત્યાં રોકાશો સારું કેટલાક લોકો ખૂબ જ અપવાદરૂપ હોઈ શકે છે તેઓ ત્યાં રહેશે પણ મને ખાતરી છે કે મોટી સંખ્યામાં વસ્તી કદાચ 99 વસ્તી અથવા તેનાથી વધુ તમે કહો છો કે હું ત્યાં જવા માટે સંમત નથી કેમ હું ત્યાં જવા માંગતો નથી મારી પાસે બધી સુવિધાઓ છે બધી વસ્તુઓ જે હું પ્રાપ્ત કરવા માંગુ છું ત્યાં છે બધી વસ્તુઓ જે હું ઇચ્છું છું બધા ખોરાક બધા ડ્રેસ બધી કાર ગેજેટ્સ મારી પાસે જે છે વૈભવી જીવન પરંતુ હજી પણ હું ત્યાં રહેવા નથી માંગતો કારણ કે કારણ કે આપણે સામાજિક પ્રાણીઓ છીએ આપણે એકાંતમાં રહી શકતા નથી તેથી જો તેના બદલે હું કુતરાઓ અથવા કદાચ ગાય સિંહને મોકલી શકું તો શું આપણે તેને એક પ્રકારનો કહી શકીએ કે તે મારા સાથી છે હું તેમની સાથે રહી શકું છું શું હવે હું સામાજિક છું મૂળભૂત રીતે ના મારે એવા સાથી સભ્યોની જરૂર છે કે જેઓ મારા જેવા દેખાશે જે મારી સાથે વાત કરી શકે અને જેમની સાથે હું વાત કરી શકું આ અન્ય સાથી માત્ર કૂતરાઓ બિલાડીઓ સિંહો જ નહીં પણ હું માણસો ઈચ્છું છું તેથી એવું થઈ શકે કે કોઈ કોઈનો છે મારો પોતાનો દેશ તે કોઈના રાષ્ટ્રો જાતિ અથવા કદાચ સમાન ભાષાકીય જૂથ અથવા કદાચ કેટલાક સમાન શહેર અને ગામ ભૌગોલિક સ્થાનો અથવા તે જ વ્યવસાયો પર આધારીત છે તેથી આપણે બધા સમાવીએ છીએ સાથે રહેવા માંગીએ છીએ કેટલીકવાર રાષ્ટ્ર જાતિ ભાષાકીય જૂથો નગરો વ્યવસાયોના આધારે આપણે સાથે રહેવા માંગીએ છીએ અને તે જ રીતે આપણે રચીએ સમાજ અને સમુદાય બનાવીએ હવે જો હું ત્યાં રહેવા માંગું છું તો ઠીક છે અને અહીં 3 4 5 જેવા લોકો સમાન રાષ્ટ્રો અથવા સમાન ભાષાકીય જૂથ અથવા કદાચ એક સમાન વતનથી આવતા લોકો તેઓ એક સાથે જીવે છે આ આકૃતિમાં ત્યાં શું ખૂટે છે શું છે ત્યાં નહિ જે સમાજને માનવીની જરૂર હોય તે ખૂટે છે મનુષ્ય ગુમ છે તેથી મારે શું જોવું જોઈએ જો મારે ઠીક કહેવું હોય તો આપણે આની જેમ જીવી શકીશું ખરેખર આપણે સંમત છીએ ના હું સહમત નહીં કેમ હું ફરીથી એકલતા અનુભવીશ જો હું ના કહીશ તો તમે એકબીજા સાથે વાત કરી શકતા નથી તમે એકબીજા સાથે કંઈપણ શેર કરી શકતા નથી એકબીજાને જોઈ શકતા નથી તમે એકબીજાને મદદ કરી શકતા નથી તમે લગ્ન કરી શકતા નથી તમે મિત્રતા કરી શકતા નથી દોસ્તી કરો તેથી તે સ્થિતિમાં તમે ખરેખર પોતાને સામાજિક બનાવી શકતા નથી તેથી જે ખૂટે છે તે ફક્ત એક સામાજિક પ્રાણી હોવાથી હું એકબીજા સાથે વાર્તાલાપ કરવા માંગુ છું તેથી તે કોઈપણ વ્યક્તિઓ કોઈપણ સામાજિક પ્રાણીઓ માનવીઓ માટે પણ સાચું છે આપણે હંમેશાં એકબીજા સાથે વાર્તાલાપ કરીએ છીએ અને તે જ રીતે આપણે સમાજની રચના કરીએ છીએ સમાજ રચવા માટે વાર્તાલાપ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી પરંતુ તે પછી હવે સવાલ એ છે કે તમે વાર્તાલાપ કેવી રીતે કરો છો મારી અલગ ઓળખ અને ભૂમિકાઓ છે કેટલીકવાર હું પિતા છું ક્યારેક હું પુત્ર છું ક્યારેક હું મિત્ર છું ક્યારેક હું શિક્ષક છું તેથી હું વાત કરું છું મારા વિદ્યાર્થીઓ સાથે મેં મારા મિત્રો સાથે વાત કરી આ 2 ક્રિયાપ્રતિક્રિયાઓ અલગ છે તેથી ધારો કે કેવી રીતે નિયંત્રિત કરવું જો મધ્યરાત્રિએ હું તમને બોલાવી લઉ છું હેલો તમે કેમ છો આ સામાજિક રૂપે સ્વીકૃત નથી કોઈ પણ તે એકને પરેશાન કરશે નહીં તેથી તમે કેવી રીતે વાર્તાલાપ કરો છો સામાજિક વાર્તાલાપ કરવામાં શું મદદ કરે છે અને મારે કયા પ્રકારની સામાજિક વાર્તાલાપ કરવી જોઈએ તમે તે વ્યાખ્યાયિત કરો અને તેથી માનો જ્યારે હું તેની સાથે વાત કરું છું ત્યારે હું તેની સાથે ખૂબ નજીક છું તે ઠીક છે અથવા મારે થોડું અંતર જાળવવું જોઈએ અથવા કદાચ ટ્રેનમાં મારા સિવાય કોઈ વૃદ્ધ વ્યક્તિ ઉભું છે હું તેની બેઠક આપી રહ્યો નથી શું તે ઠીક છે જો કોઈ મને કહે છે હાય અથવા હેલો સામાન્ય રીતે અમે કહીએ કે હેલો હાય છે જો હું ઠીક કહું તો હું હાય અથવા કોઈ પણ વસ્તુનો અર્થ સારી રીતે જાણતો નથી તો આપણે સામાજિક અધિકાર નથી તેથી આપણી વાર્તાલાપ સારી રીતે ચાલી રહી નથી તેથી લોકો વાર્તાલાપ કરી રહ્યાં છે પરંતુ તેઓ અસરકારક રીતે સંપર્કમાં નથી રહ્યાં કંઈક ખોટુ છે લોકો ધૂમ્રપાન કરવા માંગે છે તેઓ ધૂમ્રપાન કરે છે પરંતુ તે અન્યને ત્રાસ આપી રહ્યા છે શું તે ઠીક છે જો કોઈ મારો આભાર માનતુ હોય તો અન્ય લોકો કહે છે કે ઠીક છે તમારું સ્વાગત છે હવે આપણે તે સામાજિક સંબંધ જાળવવા માંગીએ છીએ કોઈ નમસ્તે કહી રહ્યું છે હું નમસ્તે કહી રહ્યો છું હેન્ડશેક અમે હેન્ડશેક સાથે પાછા ફર્યા છે અને જ્યારે સામાજિક સંબંધોને જાળવવાનું વધુ મુશ્કેલ છે ત્યારે સમાજ હંમેશાં સામાજિક સંબંધો કેમ જાળવી શકતો નથી તો પછી તે કેવી રીતે પ્રાપ્ત કરવું તો આપણે કેવી રીતે સામાજિક વ્યવસ્થાને જાળવી શકીએ આ સામાજિક વાર્તાલાપ છે તે ખૂબ મહત્વનું છે હવે શા માટે આપણે તે કરી શકતા નથી કારણ કે આપણું મન ભિન્ન છે દ્રષ્ટિકોણ જુદો છે ઓવરલેપિંગ ભૂમિકાઓ અને વિરોધાભાસો છે આપણે ઠીક છીએ અને તેથી અમે વ્યક્તિઓ વચ્ચે અથવા જૂથો ઔપચારિક અને અનૌપચારિક નિયમો અને નિયમનો વચ્ચેની વાર્તાલાપ પર નિયમો મૂકીએ છીએ ક્યારેક કેટલાક નિયમો ખૂબ ઔપચારિક હોય છે જેમ કે તે લખેલું છે કે કૃપા કરીને તેને તમારા ઘરે કરો તમે તે કરી શકતા નથી તે સંપૂર્ણ સ્પષ્ટ અને ખૂબ જ મનોરંજક છે અને કેટલાક એવા પણ હોય છે કે તમે અહીં ધૂમ્રપાન ન કરી શકો તે ખૂબ ઔપચારિક છે તમે ખાઈ શકતા નથી અહીં પણ લોકો એક કતાર પર છે જ્યાં કોઈએ તેમને એવું કરવા કહ્યું નહીં પણ તેઓ તે કરી રહ્યા છે તે ખૂબ જ અનૌપચારિક રીત છે તે અન્ય લોકોને શિષ્ટાચાર બતાવવાનો એક પ્રકાર છે અન્ય માટે આદર તો પછી આ એક સંસ્કૃતિ છે જે તમને કહે છે કે શું કરવું અને શું ન કરવું શું કરવું બનવું એક્ઝામ્પલ તરીકે ડાબી બાજુએ સમજાવતા તમે જોઈ શકો છો કે આ પેરિસનું એક બજાર છે અને આ એક બીજું બજાર છે US તેઓ એક જ કાર્ય કરી રહ્યા છે તેઓ બધા બજારમાં આવ્યા હતા પરંતુ તેમની પાસે માર્કેટિંગ શૈલીની એક અલગ રીત છે ખરીદી કરવી આ લગ્ન અને સંસ્થાઓ માનવામાં આવે છે પરંતુ તે 2 જુદી જુદી સંસ્કૃતિમાં સંપૂર્ણ રીતે અલગ છે જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સના કેસમાં લોકો પ્રેમની પરસ્પર ભાવનાના આધારે બે લોકો વચ્ચેના લગ્ન તરીકે લગ્નને જોતા હોય છે પરંતુ હિન્દુ લગ્નના કેસમાં કદાચ દરેક કેસોમાં નહીં પરંતુ ઘણા કેસોમાં ઇન્ટરવ્યુ અને બે પક્ષો બે કુટુંબ વચ્ચેના વાટાઘાટોની એક જટિલ પ્રક્રિયા દ્વારા બરાબર ગોઠવાય છે અહીં બંને ભાગીદારો પાસે તેમના પોતાના દ્વારા નિર્ણય લેવાની ખૂબ જ મર્યાદિત પસંદગી છે અથવા જ્યારે અમે કુટુંબ વિશે વાત કરી રહ્યા હો ત્યારે તમે ડાબી બાજુએ એક ઇન્ડોનેશિયન મુસ્લિમ કુટુંબ જોઈ શકો છો જમણી તરફ યુરોપમાં ખ્રિસ્તી વિભક્ત પરિવાર તેથી તે ખૂબ જ અલગ છે પરંતુ તે બંનેને પરિવાર તરીકે માનવામાં આવે છે ઠીક છે અથવા કદાચ રસ્તા પર ગાય ભારતીયો રસ્તા પર ગાયને જોઈને આશ્ચર્ય નહીં કરે પણ વિદેશી લોકો ખાસ કરીને પશ્ચિમના લોકો રસ્તા પર ગાયને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે આ ખૂબ મહત્વનું છે અને આ ખૂબ જ રસપ્રદ છે કે આ મહિલા વિચારે છે કે બીજી સ્ત્રી બુર્કા પહેરેલી બધી બાબતોને આવરી લેવામાં આવે છે પરંતુ તેની આંખો એ એક ક્રૂર પુરુષ આધિપત્ય સમાજ છે જે તે વિચારે છે કે તે ખૂબ જ પુરુષ પ્રભુત્વ ધરાવતો સમાજ છે કારણ કે બધું આવરી લેવામાં આવ્યું છે બીજી તરફ ફક્ત આંખો ખુલી છે બીજી બાજુ બુર્કાવાળી અન્ય મહિલા કહે છે કે કંઇ ઢંકાયેલું નથી પરંતુ તેની આંખો ખુલી છે તેથી પુરુષ વર્ચસ્વ ધરાવતો સમાજ શું છે તેથી તે બંનેને જાણ થઈ રહી છે કે તેઓ પુરુષ પ્રભુત્વ ધરાવતા સમાજમાંથી આવી રહ્યા છે કારણ કે તેમની ડ્રેસ પેટર્નના આધારે છે સંસ્કૃતિ એક પ્રકારનો લેન્સ છે જેના દ્વારા તમે સમાજમાં જુઓ છો કે તે કેવી રીતે ઠીક છે તેથી સંસ્કૃતિના તત્વો શું છે અમારી પાસે પ્રતીકો ભાષા મૂલ્યો માન્યતાઓ અને ધોરણો છે પ્રતીક એ સંસ્કૃતિનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે તે એક માનવી છે જે ફક્ત પ્રતીકોનો ઉપયોગ કરીને સંપર્ક કરી શકે છે કોઈ અન્ય પ્રાણીઓ તે કરી શકતા નથી આપણે ચિહ્નો અથવા હાવભાવ પદાર્થો અને શબ્દો જેવા પ્રતીકોનો ઉપયોગ કરી શકીએ છીએ માહિતીને ભેગી કરવા માટે આપણે વિવિધ પ્રકારના પ્રતીકોનો ઉપયોગ કરી શકીએ છીએ જો તમે આ જુઓ તો તમે સમજી શકો છો કે આ તે છે જ્યાં તમે પીવાનું પાણી પણ મેળવી શકો છો અમે અન્ય લોકોને આનો અર્થ જણાવવા અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે વિવિધ આંગળીઓ પણ બતાવી શકીએ છીએ ઉપરાંત તે અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે એક શબ્દ તરીકે લખી શકાય છે તેથી આપણી પાસે વિવિધ પ્રકારનાં પ્રતીકો છે કે જે સંસ્કૃતિના ભાગ રૂપે માનવ અભિપ્રાય છે પરંતુ સંસ્કૃતિમાં પણ આ પ્રતીક બદલાય છે આ પ્રતીક ઉદાહરણ તરીકે આનો અર્થ શું છે કદાચ ભારતમાં આ છોટા અથવા થોડા છે તે ખૂબ ઓછી માત્રામાં છે ઠીક છે પરંતુ અન્ય દેશોના અન્ય લોકો શું વિચારે છે તે જુઓ ઇટાલીમાં તેનો અર્થ એ છે કે બરાબર શું છે તમારો અર્થ શું છે અથવા ગ્રીસમાં કે જે ફક્ત સંપૂર્ણ છે તે જ અર્થ છે સમાન પદાર્થ છે પરંતુ જુદા જુદા અર્થ છે ઇજિપ્તના વિવિધ સાંસ્કૃતિક જૂથોના જુદા જુદા અર્થોમાં ધીરજ છે ધીરજ રાખો કેટલાક અર્થ કેટલાક હાવભાવ હસતાં હસતાં સાર્વત્રિક છે જો હું સ્મિત કરું છું તો તમે સમજો છો કે હું ખુશ છું ઠીક છે અને તે લગભગ સાર્વત્રિક છે પણ એક્ઝામ્પલ તરીકે અંગૂઠા અપ ઠીક છે યુનાઇટેડ સ્ટેટ્સમાં તે એક પ્રકારનું સકારાત્મક મજબૂતીકરણ છે રશિયામાં અને ઓસ્ટ્રેલિયા તે આના માટે અપમાનજનક શાપ હોઈ શકે તમારા માટે આનો અર્થ શું છે કોઈ માટે નમસ્તે છે કોઈને માટે ગુડબાય છે ઓહ ના ના કોઈ આભાર અને કેટલાક લોકો માટે હું રોયલ્ટી છું તેથી પણ આ રંગ ગમે છે લાલ રંગ રંગ લાલ હોય છે પરંતુ તેનો વિવિધ સાંસ્કૃતિક અથવા જુદા સંદર્ભમાં જુદો અર્થ છે ડાબી બાજુ તેનો અર્થ એ છે કે પોલીસ છે ત્યાં આપણે સમજીએ છીએ કે ઠીક છે આ પોલીસ છે કંઈક કટોકટી છે જમણી તરફ તે લાલ પ્રકાશ છે જેનો અર્થ છે કે તમારે રોકવું પડશે અને મધ્ય તેનો અર્થ ખરેખર એક વેશ્યાગૃહ વેશ્યાઓ તેથી આ લાલ પ્રકાશનો અર્થ એ જ સંદર્ભો પર આધારીત છે આપણી પાસે લેખિત સંદેશાવ્યવહાર માટે ભાષા પ્રતીક છે જેમ કે આપણે આજકાલ આપણે ઇમેઇલ્સ ઇન્ટરનેટ ડાઉનલોડિંગ ટેક્સ્ટિંગ વિશે વાત કરી રહ્યા છીએ જે કદાચ 20 વર્ષ પહેલા ન હતી અથવા કદાચ 30 વર્ષો પહેલા જે આપણા માટે ખૂબ નવું છે હવે સંસ્કૃતિનો બીજો મહત્વપૂર્ણ ઘટક મૂલ્યો અને માન્યતાઓ છે પેલું શું છે મૂલ્યો એ શું કરવું તે માટે સંસ્કૃતિ ધોરણ છે શું સારું છે શું ઠીક છે તે નક્કી કરવાનું સારું નથી તેથી જ્યારે કોઈ જુગાર રમી રહ્યું છે અથવા કોઈ ખૂબ જ ભડકાઉ છે અથવા કોઈ દારૂ પી રહ્યો છે ત્યારે આપણી પાસે અમુક પ્રકારનાં મૂલ્યો છે કોઈક કહેવું સારું છે કે ખરાબ નીચ અથવા સુંદર સાચું કે ખોટું તે સ્વીકૃત અથવા અસ્વીકાર્ય ઇચ્છનીય અને અનિચ્છનીય નૈતિક અનૈતિક પણ હોઈ શકે છે તેથી નૈતિક અનૈતિક સ્વીકાર્ય અસ્વીકાર્ય શું છે આ આપણા બધા મૂલ્યો છે તમે કેવી રીતે નિર્ણય લેશો કે દારૂ પીવો ખરાબ છે કે સારું ભડકાઉ બનવું સારું છે કે ખરાબ છે જુગાર ફક્ત આપણા મૂલ્યો છે અને સંસ્કૃતિ આ મૂલ્યોની રચના કરવા માટે અમને કોઈ પ્રકારનું મન દ્રષ્ટિ અને લેન્સ આપે છે શું સારું અને ખરાબ નીચ અને સુંદર છે તે સાચું અને ખોટું છે તે આપણે સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી જોઈએ છીએ સાંસ્કૃતિક લેન્સ અને સંસ્કૃતિ આપણને આ મન આપે છે આ દ્રષ્ટિ છે અને આ લેન્સ ઓબ્જેક્ટ્સને જોવા માટે કોઈ ઓબ્જેક્ટ સાચી કે ખોટી નથી કોઈ ઓબ્જેક્ટ નીચ અને સુંદર નથી તે તે છે જે આપણે તેમને અર્થ આપીએ છીએ તેથી આપણી પાસે આ સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ છે અને આ મૂલ્યો પછી માન્યતાઓમાં આવે છે અને સમાજમાં વ્યક્તિઓની માન્યતા જુદી હોય છે જે આનો અનુવાદ કરે છે તેથી આ અમેરિકન સમાજ છે અને તેઓ વ્યક્તિવાદી સંસ્કૃતિમાં માને છે બીજી બાજુ આપણી પાસે જાપાનનો સમાજ છે જે સામૂહિક સંસ્કૃતિમાં વધુ છે પશ્ચિમી સંસ્કૃતિમાં આને એક પ્રકારનું સમલૈંગિકતા માનવામાં આવી શકે છે પરંતુ આફ્રિકા અને મધ્ય પૂર્વના ઘણા ભાગોમાં આને સમલૈંગિક નહીં પણ એકતા અને મૈત્રી બતાવતા મિત્રતા તરીકે ગણવામાં આવે છે તેથી તે જ વસ્તુ સંસ્કૃતિથી સંસ્કૃતિમાં કેવી રીતે બદલાય છે તેથી તે મૂલ્યો અને માન્યતાઓને વ્યવહારમાં લાવવા માટે આપણે સામાન્ય રીતે ધોરણો રાખીએ છીએ તો શું સારું કદરૂપો છે તેને નિયંત્રિત કેવી રીતે કરવું તે આ કિંમતો છે તો પછી તે સામાજિક વાર્તાલાપ કેવી રીતે જાળવી શકાય અમે સામાજિક નિયંત્રણ મૂકીએ જેને આપણે સામાજિક ધોરણોને ઠીક કહ્યું અને આ સામાજિક ધારાધોરણો કેટલીકવાર ઔપચારિક હોય છે કેટલીક વાર ખૂબ જ અનૌપચારિક હોય છે જ્યારે તમે છીંક આવે ત્યારે તમારા હાથને ઢાંકી શકો છો અથવા તમારા તમારે છેતરપિંડી ન કરવી જોઈએ અથવા તમારે દારૂ ન પીવો જોઈએ અને કેટલાક ખૂબ મહત્વના ધોરણો છે કેટલાક ખૂબ બિનમહત્વપૂર્ણ ધોરણો છે તેથી સંસ્કૃતિ કેવી રીતે કાર્ય કરે છે અને અમને તે આપે છે તે જોખમનું સાંસ્કૃતિક સંદર્ભ કહે છે કે સંસ્કૃતિની બાબત છે લોકો કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે શું સાચું છે કે ખોટું શું જોખમી છે કે જોખમી નથી અને તેથી ઘણા એક્ઝામ્પલ છે પરંતુ તેથી જોખમ સાંસ્કૃતિક રીતે બાંધવામાં આવે છે લોકો આજુબાજુના વિશ્વને કેવી રીતે સમજે છે અને તેના જીવનના માર્ગ અને જીવન માર્ગ પર આધારિત છે સામાજિક સંબંધ અને સાંસ્કૃતિક પૂર્વગ્રહનું મિશ્રણ ખૂબ ખૂબ આભાર